ચાલો હવે સ્થિતિસ્થાપકતાના સિદ્ધાંતની સમીક્ષા જોઈએ સ્થિતિસ્થાપકતાના સિદ્ધાંત અને સ્ટ્રેન્થ ઓફ મટેરિયલ્સ વચ્ચેનો મૂળભૂત તફાવત શું છે સ્થિતિસ્થાપકતાના સિદ્ધાંતમાં વિસ્થાપન પર કોઈ પૂર્વ ધારણા સામાન્ય રીતે લાદવામાં આવતી નથી સ્ટ્રેન્થ ઓફ માટેરિયલ્સમાં આપણે શું કર્યું આપણે લોડ કરતા પહેલા અને પછી પ્લેન વિભાગ પ્લેન રહે છે આ પ્રકારની ધારણા સાથે પાતળા સભ્યોના વર્ગ માટે આપણે તણાવના ક્ષેત્રો પર પહોંચી શક્યા હકીકતમાં જો હું આની જેમ ગોળાકાર ડિસ્ક લઉં તો તમે તેને સ્ટ્રેન્થ ઓફ મટેરિયલ્સ ની તાકાતથી હલ કરી શકતા નથી હકીકતમાં તમારે સ્થિતિસ્થાપકતાના સિદ્ધાંત પર જવાની જરૂર છે કારણ કે આમાં ડાયમેટ્રલ કમ્પ્રેશનને કારણે પ્લેન વિભાગો લોડ કરતા પહેલા અને પછી પ્લેન રહેતા નથી તેથી તમારે આવશ્યકપણે સ્થિતિસ્થાપકતાના સિદ્ધાંત પર જવું પડશે અને સદભાગ્યે સ્થિતિસ્થાપકતાના સિદ્ધાંતથી આપણા માટે બંધ સ્વરૂપ અભિવ્યક્તિ શોધવાનું શક્ય છે તેનો અર્થ એ છે કે જો તમે x y નો ઉલ્લેખ કરો છો તો તમને લોડ અપાતા બિંદુ સિવાય ક્ષેત્ર ના તમામ બિંદુઓ માટે આ પ્રકારની કિંમત મળશે અને જ્યારે તમે સ્થિતિસ્થાપકતાના સિદ્ધાંત પર આવો ત્યારે તમારે પણ ઓળખી લેવું જોઈએ તમે વસ્તુઓને ફક્ત જોડાયેલા અને એકથી વધુ સાથે જોડાયેલા તરીકે વર્ગીકૃત કરશો આ એક સરળ રીતે જોડાયેલ વસ્તુ છે તેમ છતાં સામાન્ય રીતે તમે વિસ્થાપન લાદતા નથી તમે તમારા ઉકેલ અભિગમના ભાગ રૂપે વિસ્થાપન પર પ્રાયોગિક માહિતીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી શકો છો હકીકતમાં આ લંબચોરસ આડ છેદના ટોર્સન ના કિસ્સામાં કરવામાં આવે છે મારે એક સ્વયંસેવકની જરૂર છે જે આવીને નમૂનો લે અને પછી તેને વાળે તે લંબચોરસ શાફ્ટ છે અને આને વળવામાં આવી રહી છે તમારી પાસે રેખાઓ દોરવામાં આવી છે તે વળી ગયા પછી તમને લાગે છે કે આ રેખાઓ વક્ર થઈ ગઈ છે હકીકતમાં શાફ્ટની ધરીમાં એક પ્રક્ષેપણ છે જો તમે તેને z અક્ષ તરીકે લો છો તો તમારી પાસે અહીં એક પ્રક્ષેપણ છે અને જો તમે ખૂબ નજીકથી જુઓ તો આ રેખાઓ સમાન હોય છે જ્યારે z વૈવિધ્યસભર હોય છે તેથી તમે જે મેળવો છો તે ત્યાં વિકૃત છે અને તમે કહો છો કે આ વિકૃત ફક્ત આડ છેદનું કાર્ય છે ગમે તે આડ છેદીય પ્લેન હોય તે z ના દરેક વિભાગ જેવું જ છે તમે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આધાર તરીકે ઉપયોગ કરો છો હકીકતમાં જ્યારે આપણે મોડ III ના કેસમાં તણાવ ક્ષેત્રના ઉકેલને જોઈએ છીએ ત્યારે આપણે આ વિસ્થાપન રચનામાંથી પસાર થઈશું આપણે આ પ્રકારનો અભિગમ લઈશું અને તણાવ ક્ષેત્રનું મૂલ્યાંકન કરીશું અને એકવાર તમે જોડાયેલ બોડીને નું ગુણન કરવા માટે આવો તમારે વિસ્થાપનની વિશિષ્ટતાની માંગ કરવી પડશે અને એક કરતાં વધારે સાથે જોડાયેલી બોડી શું છે ધારો કે હું આના જેવી રિંગ લઉં છું તો તમારી પાસે જે છે તે મારી વચ્ચે એક છિદ્ર છે હકીકતમાં તમે તેને લેમેનીLamė's સમસ્યા તરીકે હલ કરી છે તમારી પાસે આંતરિક દબાણ છે અને આ એક જાડા સિલિન્ડર છે તેથી તમે શોધી શકો છો કે આંતરિક દબાણને કારણે વિકસિત તાણ શું છે હકીકતમાં જો તમે જાઓ અને તમે જે રીતે ઉકેલ ઉકેલ્યો છે તે જુઓ તો તમે શૂન્ય પર જવા માટે સમસ્યાને નિર્ધારિત ગુણાંકમાંથી એક બનાવ્યો હોત મુખ્યત્વે કારણ કે જ્યારે હું એકવાર આ સંપૂર્ણ વર્તુળમાંથી પસાર થઈશ ત્યારે તમે કોઈપણ આડ છેદમાં રહેવા માંગો છો વિસ્થાપન સમાન રહે છે તે સુનિશ્ચિત કરવા માટે કે તમે તણાવ કાર્યના ગુણાંકમાંથી એકને શૂન્ય પર જાઓ તેથી જ્યારે તમે આના જેવા એકથી વધુ સાથે જોડાયેલા પદાર્થ પર જાઓ છો ત્યારે તમારે વિસ્થાપનની વિશિષ્ટતા લાવવી પડશે અને તમે કેવી રીતે ઓળખી શકશો પદાર્થ ફક્ત જોડાયેલ છે કે એકથી વધુ સાથે જોડાયેલ છે હવે હું કહું છું કે મારી પાસે રિંગ છે આ એકથી વધુ સાથે જોડાયેલ છે તમે બધા સ્વીકારો કસોટી એ છે કે તમે કોન્ટૂર લો ધારો કે હું આના જેવું મનસ્વી સમોચ્ચ લઉં છું હું રિંગના કિસ્સામાં સીમાનો સામનો કર્યા વિના તે સમોચ્ચને 0 સુધી સંકોચાઈ શકું છું આના પર હું ગમે તે પ્રકારનો મનસ્વી સમોચ્ચ લઉં હું હંમેશા સીમાનો સામનો કર્યા વિના તે સમોચ્ચને 0 સુધી સંકોચાઈ શકું છું બીજી બાજુ જ્યારે હું આના જેવી રિંગ લઉં ધારો કે હું આના જેવો કોન્ટૂર લઉં જ્યારે હું તેને શૂન્ય સુધી સંકોચું ત્યારે મારે આ સીમાને આવશ્યકપણે પાર કરવી પડશે ધારો કે મેં આને આડું કાપી નાખ્યું છે મારી પાસે આના જેવો જ એક નમૂનો છે આ C નમૂનાની જેમ આ રીતે ખુલ્લું છે પછી હું આની જેમ ગોળાકાર કોન્ટૂર લઈ શકતો નથી મારે અલગ પ્રકારના કોન્ટૂર લેવા પડશે તેથી એક પરીક્ષણ એ છે કે જો હું મનસ્વી રૂપરેખા લેવા સક્ષમ હોઉં અને જો હું તેને શૂન્ય સંકોચું જો હું પ્રદેશની બહાર ન જાઉં તો તે સમસ્યા ફક્ત જોડાયેલી છે નહિંતર ક્ષેત્ર મલ્ટીપ્લાય જોડાયેલ છે એક સામાન્ય નિયમ છે જો મારી પાસે આના જેવા કટઆઉટ્સ છે તો મારી પાસે આના જેવા ઘણા કટઆઉટ્સ છે આ મલ્ટીપ્લાય જોડાયેલ પદાર્થ છે મારી પાસે આનો બીજો નમૂનો છે આ એક ખૂબ જ રસપ્રદ નમૂનો છે આ ગ્રીક અક્ષર થીટા જેવું દેખાય છે તેથી તેને થેટા નમૂનો કહેવામાં આવે છે અને જ્યારે તમે સંકોચન લાગુ કરો છો ત્યારે અહીં શું થાય છે તે આડી વેબ પર છે તે એકદમ તણાવ અનુભવે છે આ અધ્યાપક દુરેલી દ્વારા મોઇરેનાmoiré કેટલાક પાસાઓની ચકાસણી માટે વિકસાવવામાં આવ્યો હતો અને આ મલ્ટીપ્લાય જોડાયેલ પદાર્થ છે તેથી મલ્ટીપ્લાય જોડાયેલી વસ્તુઓમાં તમારે સ્થિતિસ્થાપકતાના સિદ્ધાંતમાં વિસ્થાપનની વિશિષ્ટતાની માંગ કરવી પડશે સામાન્ય ઉચ્ચારણ એ છે કે વિસ્થાપન પર કોઈ પૂર્વ ધારણા સામાન્ય રીતે લાદવામાં આવતી નથી તેથી તે અહીં સારાંશ છે સીમાની શરતોને સંતોષતા શાસક વિભેદક સમીકરણો હલ કરીને વિસ્થાપન તણાવ ક્ષેત્રનું મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરે છે તેથી મૂળભૂત ભાગ એ છે કે તમે સ્થિતિસ્થાપકતાના સિદ્ધાંતમાં વિભેદક સમીકરણો હલ કરો પણ તે ઉકેલ પ્રક્રિયા તમે નિયંત્રિત કરવા માટે નવી સરળ પદ્ધતિઓ વિકસાવી છે તમે ક્યારેય જઇને જટિલ વિભેદક સમીકરણ હલ કરશો નહીં તમારી પાસે એક સરળ પ્રક્રિયા છે આપણે તેના પર એક નજર કરીશું વિસ્થાપન અને તણાવ રચનાં સામાન્ય રીતે બે સૂત્રીકરણો અપનાવવામાં આવે છે તમારી પાસે વિસ્થાપન સૂત્રીકરણ છે આમાં તમે પહેલા વિસ્થાપન શોધો વિસ્થાપનોમાંથી તમે તાણ વિસ્થાપન સમીકરણોનો ઉપયોગ કરીને તાણ નક્કી કરવા આગળ વધો છો પછી છેલ્લે તમે તણાવ તાણ શરતોનો ઉપયોગ કરીને તણાવ ઘટકો મેળવો છો અને અન્ય રચના તણાવ રચના છે હકીકતમાં વિશ્લેષણાત્મક વિકાસ માટે આ વધુ લોકપ્રિય છે તેથી આમા તમે પ્રથમ તાણ શોધો તણાવમાંથી તમે તાણના ઘટકો શોધી શકો છો તાણ ઘટકો માટે તમે તાણ તણાવ સંબંધોનો ઉપયોગ કરો છો તાણમાંથી તમે વિસ્થાપન શોધી શકો છો તમે વિસ્થાપન તાણ શરતોનો આગ્રહ કરો છો અહીં તમારી પાસે એક પકડ છે જો તમે જુઓ તાણ ઘટકો છે વિસ્થાપન ઘટકો ત્રણ છે તેથી જ્યારે તમે તાણમાંથી વિસ્થાપન શોધવા માંગતા હોવ જ્યા સુધી તમે સુસંગતતાની સ્થિતિ લાવશો નહીં ત્યારે વિસ્થાપન યોગ્ય રહેશે નહીં તેથી તણાવની રચનામાં તમારે હંમેશા સુસંગતતાની પરિસ્થિતિઓ જોવી પડશે તેઓ ઉકેલ પ્રક્રિયા સાથે જાય છે અને આપણે આ દરેક સૂત્રીકરણને જોઈશું તમારી પાસે કયા પ્રકારનાં સમીકરણો છે આપણે પહેલા તેને ત્રિ પરિમાણીય દૃશ્ય માટે વિકસિત કરીશું પછી તેને સમતલ સમસ્યાઓ માટે સરળ બનાવીશું તેથી વિસ્થાપન સૂત્રીકરણ કિસ્સામાં તમે તણાવ વિસ્થાપન સાથે સમતુલાના તણાવ સમીકરણોને જોડીને સમીકરણો મેળવી શકો છો તેથી આ તમને આપે છે તેઓ ચક્રીય ક્રમમાં છે આપણે તેમને જોઈશું તેથી તમારી પાસે આ ડેલ વર્ગ u વત્તા 1 દ્વારા 1 બાદ 2 ન્યુ ડાઉ દ્વારા ડાઉ x ના ડાઉ u દ્વારા ડાઉ x વત્તા ડાઉ v ડાઉ y વત્તા ડાઉ w વડે ડાઉ z વત્તા 1 GF પ્રત્યય x સમાન 0 દરેક માટે આ દિશાઓ તમારી પાસે ચક્રીય રીતે આ બનશે u વિસ્થાપન માટે તમારી પાસે ડાઉ દ્વારા ડાઉ x છે v વિસ્થાપન માટે તમારી પાસે ડાઉ y દ્વારા ડાઉ હશે અને w વિસ્થાપન માટે તમારી પાસે ડાઉ z દ્વારા ડાઉ હશે સમીકરણનું મૂળ સ્વરૂપ સમાન છે અને અહીં તમારી પાસે F x F y અને F z છે અને ડેલ એ ખૂબ જ પ્રખ્યાત ઓપરેટર છે ડેલ વર્ગ દ્વારા ડાઉ વર્ગ છે ડાઉ x વર્ગ વત્તા ડાઉ વર્ગ વડે ડાઉ વર્ગ વત્તા ડાઉ z વર્ગ દ્વારા ડાઉ વર્ગ છે અને તમારે શું જોવું પડશે ગાણિતિક દૃષ્ટિકોણથી મારે ત્રણ અજાણ્યા u v અને w શોધવા પડશે મારી પાસે ત્રણ સમીકરણો છે તેથી હું આને હલ કરીને ઓળખવાની સ્થિતિમાં છું u v અને w માટે ઉકેલ મેળવો એકવાર મને વિસ્થાપન મળી જાય તાણ પર જાઓ અને પછી છેલ્લે તણાવ પર જાઓ તેથી વિસ્થાપન રચનાના કિસ્સામાં પ્રક્રિયા એકદમ સીધી આગળ છે તેથી આ તે છે જેનો સારાંશ અહીં છે વિસ્થાપનથી તાણની ગણતરી કરો અને પછી ક્ષેત્ર સમીકરણોના યોગ્ય સમૂહનો ઉપયોગ કરીને તણાવ અને તમે અહીં શું કરો છો તે તમે સીમાની શરતો અને સંતુલનની સ્થિતિને સંતોષતા વિસ્થાપનોનું મૂલ્યાંકન કરો છો તેથી આપમેળે વિસ્થાપનની સુસંગતતાની ખાતરી આપવામાં આવે છે વાસ્તવમાં આપણી પાસે જે ખૂબ જ પ્રખ્યાત મર્યાદિત તત્વ કોડ છે તે વિસ્થાપન રચનાં પર આધારિત છે ઇન્ટરવ્યુ માં પૂછવામાં આવતા પ્રશ્નોમાંથી એક એ છે કે તમે મર્યાદિત તત્વ રચનામાં સુસંગતતા ક્યાં જુઓ છો તમારે ખાલી કહેવું પડશે કે તે વિસ્થાપન આધારિત રચનાં છે તેથી સુસંગતતા આપોઆપ સંતુષ્ટ થાય છે હવે આપણે આગળ વધીએ સુસંગતતા શરતો શું છે મેં પહેલેથી જ નિર્દેશ કર્યો છે કે તમારી પાસે છ તાણ ઘટકો છે જે ત્રણ વિસ્થાપન ઘટકો સાથે સંબંધિત છે અને આને કારણે સમસ્યા શું છે મનસ્વી તાણ ક્ષેત્રમાંથી વિસ્થાપનનું નિર્ધારણ માન્ય વિસ્થાપન ક્ષેત્ર તરફ દોરી શકે નહીં સમસ્યા જુઓ કે તમારી પાસે અજાણ્યાઓની સંખ્યા કરતાં વધુ સમીકરણો છે તે પણ એક સમસ્યા છે તમારી પાસે હંમેશા અજાણ્યાઓની સમાન સંખ્યા અને સમીકરણોની સમાન સંખ્યા હોવી જોઈએ બંને કિસ્સાઓમાં સમીકરણોની સંખ્યા વધારે હોય કે સમીકરણોની સંખ્યા ઓછી હોય તમને સમસ્યા છે અને અહીં જે ઉલ્લેખિત છે તે ફક્ત જોડાયેલ સંસ્થાઓમાં છે જો હું સુસંગતતાની શરતોને સંતોષું છું તો મને તાણ ક્ષેત્રમાંથી વિસ્થાપન ક્ષેત્ર મેળવવાની ખાતરી આપવામાં આવે છે જો હું સુસંગતતાની શરતોની માંગ કરું છું બીજી બાજુ જો હું મુલ્ટિપ્લાય રીતે જોડાયેલ ભાગો તરફ રૂખ કરું તો પણ મારે વિસ્થાપનોની વિશિષ્ટતા જોવી પડશે એકલા સુસંગતતાની શરતો પૂરતી નથી મારે વિસ્થાપન ક્ષેત્રની વિશિષ્ટતા પણ જોવી પડશે અને જો તમે સુસંગતતાની પરિસ્થિતિઓ પર નજર નાખો તો સમીકરણોના બે સેટ્સ બનાવી શકાય છે જે કદાચ તમે અગાઉ જોયા ન હોય શીયર તાણ ઘટકોની દ્રષ્ટિએ અને ઊલટું સામાન્ય તાણ ઘટકોને વ્યક્ત કરવા માટે તમે ખરેખર એક સમૂહ ધરાવી શકો છો તેથી ડાબી બાજુ તમારી પાસે સામાન્ય તાણ ઘટકો હશે જમણી બાજુએ તમારી પાસે શીયર તાણનું યોગ્ય મિશ્રણ હશે અને તમારી પાસે ડાબી બાજુ શીયર તાણ ઘટકો અને સામાન્ય તાણના યોગ્ય સંયોજનો હશે આપણે તેમને જોઈશું હકીકતમાં તમે તેને તમારા પહેલાના વર્ગોમાં પ્રાપ્ત કર્યું હોત સુસંગતતા શરતો અને સમૂહ 1 આના જેવો દેખાય છે અને આ પણ ચક્રીય ક્રમમાં છે ડાબી બાજુ તમારી પાસે શીયર તાણ છે જે સામાન્ય તાણ ઘટકો સાથે સંબંધિત છે અને તમારી પાસે તાણ એપ્સીલોન xy એપ્સીલોન yz અને એપ્સીલોન zx છે અને તમારી પાસે શું સ્થિતિ છે 2 વખત વર્ગ એપ્સીલોન x y ડાઉ x ડાઉ y દ્વારા વિભાજીત ડાઉ વર્ગ એપ્સીલોન xx ડાઉ y વર્ગ વત્તા ડાઉ વર્ગ એપ્સીલોન y ડાઉ x વર્ગ દ્વારા વિભાજીત હું ઈચ્છું છું કે તમે તમારી નોંધોમાં આ સમીકરણો રાખો અને આ ચક્રીય ક્રમમાં છે જો તમે આવા એક અભિવ્યક્તિ લખો છો તો તે ઉદાહરણને અનુસરીને તમે બીજા માટે લખી શકો છો તેથી જો મારી પાસે એપ્સીલોન yz છે તો મારી પાસે એપ્સીલોન yy અને એપ્સીલોન zz આ સમીકરણમાં આવશે અને તમે તેને z ના સંદર્ભમાં અલગ કરો અને પછી અહીં y ને આદર સાથે અલગ કરો તેથી જ્યારે હું એપ્સીલોન zx પર જાઉં છું ત્યારે મેં ડાઉ વર્ગ એપ્સીલોન zz ને ડાઉ x વર્ગ વત્તા ડાઉ વર્ગ એપ્સીલોન xx ડાઉ z વર્ગર્થી વિભાજીત કર્યું છે અને આ તાણ ઘટકો સંબંધિત શરતો છે કારણ કે પ્રત્યેક તાણ ઘટક ચોક્કસ વિસ્થાપન ઘટક સાથે સંબંધિત છે માત્ર તેના આધારે વિસ્થાપન ક્ષેત્રની સુસંગતતા પર ભાર આપવા માટે આ તાણ ઘટકો એકબીજા સાથે સંબંધિત હોવા જોઈએ તેઓ સંપૂર્ણપણે સ્વતંત્ર નથી અને બીજો સમૂહ છે મારી પાસે ડાબી બાજુ સામાન્ય તાણ ઘટક છે જમણી બાજુએ તમારી પાસે શીયર તાણ ઘટકોનું સંયોજન છે અને મારી પાસે અહીં શું છે મારી પાસે ડાઉ વર્ગ એપ્સીલોન xx છે જે ડાઉ y ડાઉ z દ્વારા ડાઉ બરાબર છે ડાઉ x ના ડાઉ એપ્સીલોન y z ડાઉ x વત્તા ડાઉ એપ્સીલોન z x દ્વારા વિભાજીત ડાઉ y વત્તા ડાઉ એપ્સીલોન x y ડાઉ z દ્વારા વિભાજીત છે અને આ સમીકરણ ચક્રીય રીતે પુનરાવર્તિત થાય છે અને તમારે ઓળખવું પડશે કે બાદબાકીનું ચિહ્ન અહીં જે પણ વિભેદક છે તેનાથી સંબંધિત છે જો હું ડાઉ x દ્વારા ડાઉના સંદર્ભમાં તફાવત કરું છું તો તમારી સાથે બાદબાકી સાઇન જોડાયેલ છે બીજા અભિવ્યક્તિમાં હું ડાઉ y દ્વારા ડાઉના સંદર્ભમાં અલગ છું તેથી બાદબાકી સાઇન શબ્દમાં આવે છે જેમાં ડાઉ y દ્વારા ડાઉનો સમાવેશ થાય છે એક સમાન વસ્તુ તમે જોઈ શકો છો જ્યારે તમારી પાસે ડાઉ z ડાઉના સંદર્ભમાં વિભેદક હોય છે તમારી પાસે ડાઉ z દ્વારા ડાઉ સાથે બાદબાકી ચિહ્ન હોય છે અને ઘટકો કેવી રીતે છે જુઓ કે તમે એપ્સીલોન xx જુઓ છો મારી પાસે એપ્સીલોન yz zx અને xy છે તેઓ yz zx xy પુનરાવર્તિત થાય છે બાદબાકીનું ચિહ્ન સ્થિતિના આધારે બદલાય છે અને તમે પ્રથમ કિસ્સામાં x ના સંદર્ભમાં ભેદ પાડો છો બીજા કિસ્સામાં તમે y ના સંદર્ભમાં ભેદ પાડો છો અને છેલ્લે તમે ડાઉ z ના સંદર્ભમાં ભેદ કરો છો આ ખૂબ પ્રમાણભૂત અભિવ્યક્તિઓ છે હવે આપણે તેમને શું જોવા માંગીએ છીએ આપણે તેમને તણાવ ઘટકોની દ્રષ્ટિએ જોવા માંગીએ છીએ તમે તણાવના ઘટકો મૂકીને અને તેને હલ કરીને જાણો છો તે થોડી સંકળાયેલી પ્રક્રિયા છે આપણે તેમ છતાં અંતિમ અભિવ્યક્તિને જોશું અને આ બેલ્ટ્રામી મિશેલ સમીકરણો તરીકે પ્રખ્યાત છે અને સમીકરણો કેવા દેખાય છે તેનું આપણે અવલોકન કરીશું આ સમીકરણો ઘણા લાંબા છે તેમ છતાં તેમને લખવા માટે દુખ થાય છે હું તેમને તમારા માટે વાંચીશ ડેલ વર્ગ સિગ્મા xx વત્તા 1 દ્વારા 1 વત્તા ન્યુ ડાઉ વર્ગ ડાઉ x વર્ગ I 1 દ્વારા જ્યાં હું 1 પ્રથમ અપરિવર્તક છે તે બાદબાકી ન્યુ દ્વારા 1 બાદબાકી ન્યુ ડાઉ F x દ્વારા ડાઉ x વત્તા ડાઉ F y ડાઉ y વત્તા ડાઉ F z દ્વારા ડાઉ z બાદબાકી 2 ગણો ડાઉ F x ડાઉ x દ્વારા વિભાજીત તેથી તમને અહીં જે મળે છે તે છે આ શબ્દ તમામ અભિવ્યક્તિઓ માટે પુનરાવર્તિત થાય છે માત્ર છેલ્લા શબ્દ બદલાય છે પ્રથમ સમીકરણ તે F x છે બીજું સમીકરણ તે F y છે અને ત્રીજું સમીકરણ તે F z છે અને આ સિગ્મા xx સિગ્મા yy સિગ્મા zz તરીકે બદલાય છે અને મધ્યમ અભિવ્યક્તિ બધું સમાન રહે છે સિવાય કે પ્રથમ અભિવ્યક્તિ ડાઉ x વર્ગ દ્વારા ડાઉ વર્ગ હોય બીજી અભિવ્યક્તિ ડાઉ y વર્ગ દ્વારા ડાઉ વર્ગ હોય અને ત્રીજી અભિવ્યક્તિ ડાઉ z વર્ગ દ્વારા ડાઉ વર્ગ હોય અને બીજું પાસું જે તમારે જોવાનું છે જુઓ કે તમારી પાસે આ શું છે કારણ કે F x F y અને F z ભાગ પર લાગતાં બળ છે સૉલિડ મિકેનિક્સ માં સમસ્યાઓનો એક મહત્વપૂર્ણ વર્ગ જુઓ જ્યારે ભાગનું બળ સ્થિર રહે છે અથવા શૂન્ય પર જાય છે શું તે અચળ છે અથવા શૂન્ય પર જાય છે આ અભિવ્યક્તિઓ કેવી રીતે દેખાય છે જો તમે ખૂબ નજીકથી જોશો તો ધારો કે જ્યારે શરીર બળ સ્થિર હોય ત્યારે હું કેસ લઉં છું આમાંના કોઈપણ તફાવત અસ્તિત્વમાં નથી તે બધા શૂન્યમાં જશે તેથી આ અભિવ્યક્તિઓની જમણી બાજુ શૂન્ય પર જશે જો તમે ડાબી બાજુ જુઓ છો તો સમીકરણ એ પોઇસનPoisson'sના ગુણોત્તરનું કાર્ય છે તમારે આને ધ્યાનમાં રાખવું પડશે તેથી જ્યારે તમે ભાગ પર લાગતાં બળની ગેરહાજરીમાં ત્રિ પરિમાણીય સમસ્યા જોઈ રહ્યા હોવ ત્યારે સામગ્રીનું સ્થિતિસ્થાપક અચળ કાર્ય કરે છે તેથી મારી પાસે આવા ત્રણ અભિવ્યક્તિઓ છે મારી પાસે આવા ત્રણ વધુ અભિવ્યક્તિઓ હશે જેમાં શીયર તણાવ જથ્થાનો સમાવેશ થાય છે તેઓ ડેલ સ્ક્વેર સિગ્મા xy વત્તા 1 દ્વારા 1 વત્તા ન્યુ ડાઉ વર્ગ દ્વારા ડાઉ x ડાઉ y માં I 1 બરાબર ડાઉ F x દ્વારા ડાઉ y વત્તા ડાઉ F y by ડાઉ x અને આ ચક્રીય રીતે પુનરાવર્તિત થાય છે અને તેનો સ્પષ્ટતા માટે ઉલ્લેખ કરવામાં આવ્યો છે ડેલ વર્ગ એ બીજું કંઈ નથી પરંતુ ડાઉ વર્ગ દ્વારા ડાઉ x વર્ગ વત્તા ડાઉ વર્ગ દ્વારા ડાઉ y સ્ક્વેર વત્તા ડાઉ વર્ગ દ્વારા ડાઉ z વર્ગ અને I 1 એ પ્રથમ સ્થિર સિગ્મા x વત્તા સિગ્મા y વત્તા સિગ્મા z અને F પ્રત્યય i એ એકમ કદ દીઠ ભાગ પર લાગતું બળ છે અહીં ફરીથી તમે નોંધ કરી શકો છો કે જ્યારે પદાર્થનું બળ સ્થિર અથવા શૂન્ય રહે છે ત્યારે જમણી બાજુ શૂન્ય પર જાય છે તેમ છતાં અભિવ્યક્તિમાં પોઈસન રેસીઓ હોય છે તે 1 દ્વારા 1 વત્તા ન્યુ તરીકે દેખાય છે તેથી જ્યારે તમે ત્રણ પરિમાણમાં સુસંગતતા સ્થિતિઓ જુઓ છો ત્યારે સામગ્રી સ્થિરતા તણાવ ક્ષેત્રને પણ પ્રભાવિત કરે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ પાસું છે અને મને આશા છે કે તમારી પાસે આ અભિવ્યક્તિઓ લખવા માટે પૂરતો સમય હશે તેથી તમારી પાસે શું છે જો તણાવની સુસંગતતાના વિભેદક સમીકરણો હલ કરવામાં આવે કે જેથી તે સીમાની શરતોને સંતોષે તો વ્યક્તિને છ તણાવ ઘટકો મળે છે તમારી પાસે છ અજાણ્યાઓને ઉકેલવા માટે દેખીતી રીતે છ વિભેદક સમીકરણો છે તેથી હવે તમારી પાસે તણાવ ઘટકો છે તણાવ ઘટકોમાંથી તાણ શોધો પછી યોગ્ય ક્ષેત્ર સમીકરણોનો ઉપયોગ કરીને વિસ્થાપન જુઓ જોકે સંચાલિત વિભેદક સમીકરણો ઘડવામાં આવ્યા છે જો તમે ખરેખર વિશ્લેષણાત્મક અભિગમ જુઓ છો તો ઉકેલી શકાય તેવી ત્રણ પરિમાણીય સમસ્યાઓની સંખ્યા ઘણી ઓછી છે અને માત્ર ઘણી જ સમસ્યાઓ લોકોએ તેને તેની સંપૂર્ણતામાં હલ કરી છે આ જ કારણ છે કે પ્રાયોગિક સમસ્યાઓ ઉકેલવા માટે સંખ્યાત્મક અને પ્રાયોગિક તકનીકો ખરેખર જરૂરી છે પ્લેન તણાવ અને પ્લેન તાણ રચનાં પરંતુ આપણે શું કરીશું આપણે પ્લેન સ્થિતિસ્થાપક સમસ્યાઓના ઉકેલ પર ધ્યાન આપીશું હકીકતમાં આ સ્લાઇડમાં ફક્ત એનિમેશન નું અવલોકન કરો તમારે આ દોરવાનો પ્રયાસ કરવાની જરૂર નથી આપણે આ દરેક ખાસ કેસ પર અલગથી સમય પસાર કરીશું તે સમયે જો તમે એનિમેશન દોરો તો સારું સામાન્ય ત્રિ પરિમાણીય સમસ્યાઓ કરતાં પ્લેનની સમસ્યાઓ સરળતાથી ઉકેલી શકાય છે કારણ કે તેમની સારવારમાં કેટલીક સરળ ધારણાઓ બનાવી શકાય છે તે તમારા જીવનને વધુ સરળ બનાવે છે વાસ્તવમાં વિવિધ પ્રકારની વ્યવહારુ સમસ્યાઓને પ્લેન તણાવ અથવા પ્લેન તાણ પરિસ્થિતિ તરીકે સરળ બનાવી શકાય છે અને પ્લેન બોડી શું છે પ્લેન બોડીમાં એકસમાન જાડાઈનો વિસ્તાર હોય છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે જાડાઈ એકસમાન હોવી જોઈએ બે સમાંતર સમતલો અને કોઈપણ બાજુની સપાટીથી બંધાયેલ હોવી જોઈએ તેથી અહીં જે બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે તે છે ટોચની સપાટી અને નીચેની સપાટી સમતલ હોવી જોઈએ તેઓ સમાંતર હોવા જોઈએ તે કોઈપણ બાજુની સપાટી દ્વારા જોડાયેલ હોઈ શકે છે આકાર કંઈપણ હોઈ શકે છે શરીરની જાડાઈ સમાન હોવી જોઈએ તે ખૂબ જાડા અથવા ખૂબ પાતળા હોઈ શકે છે આ બંને કિસ્સાઓ તમે એક સરળ પદ્ધતિ તરીકે ઓળખી શકો છો જ્યારે જાડાઈ લાંબી હોય ખૂબ ઉચ્ચ હોય સામાન્ય રીતે પ્લેન તાણ અભિગમનો ઉપયોગ થાય છે બીજી બાજુ જો જાડાઈ નાની હોય પ્લેન તણાવ અભિગમ અપનાવવામાં આવે છે અહીં મુખ્ય મુદ્દો એ છે કે લોડિંગ પ્લેન x y માં હોવું જોઈએ હવે આપણે પ્લેન તણાવ તેમજ પ્લેન તાણ કેસ દ્વારા કેસ લઈશું તમે હવે આકૃતિને રેખાચિત્ર કરી શકો છો અહીં મુખ્ય મુદ્દો એ છે કે લોડિંગ પ્લેન x y માં હોવું જોઈએ અને જાડાઈ લગભગ શૂન્યની નજીક છે તમે માત્ર સગવડ માટે જાણો છો તમે મર્યાદિત જાડાઈ બતાવો છો વાસ્તવમાં તે માત્ર એક સમતલો છે જે સમયે તમે પ્લેન તણાવ કરો છો દરેક વ્યક્તિ પૂછશે કે પ્લેન તણાવની પરિસ્થિતિ શું છે મોટાભાગે તમે તણાવ ટેન્સર સાથે બહાર આવશો અને તમે તણાવ ટેન્સર ને સિગ્મા xx ટાઉ xy ટાઉ yx સિગ્મા yy તરીકે જણાવો છો પરંતુ તે અહીં અટકતું નથી તમે પ્લેન તણાવ અને પ્લેનર સમસ્યાઓ કહો છો તે ક્ષણ જુઓ લોકો વિચારે છે કે સમસ્યાથી સંબંધિત દરેક વસ્તુ પ્લેનમાં રહે છે તે ખૂબ જ મજબૂત નિષ્કર્ષ છે તમારે આવું ન કરવું જોઈએ જ્યારે તમે પ્લેન તણાવ જુઓ છો ત્યારે તણાવ ટેન્સર માત્ર xy પ્લેનમાં હોય છે ધારો કે તમે તેને પ્લેનની તણાવની સ્થિતિ તરીકે લો છો તો તમારી પાસે સિગ્મા xx સિગ્મા yy અને tau xy હશે પરંતુ તમે તાણની માત્રા જુઓ તે હવે દ્વિ પરિમાણીય નથી તે ત્રિપરિમાણીય હશે અને તાણ ટેન્સર શું છે તાણ ટેન્સર આના જેવું દેખાશે મારી પાસે એપ્સીલોન xx એપ્સીલોન xy એપ્સીલોન yx એપ્સીલોન yy તેમજ એપ્સીલોન zz છે તમે જાણો છો જો તમે ટેન્શન સ્ટ્રીપ લો છો અને પછી તેને ખેંચો છો તો તમે ખરેખર જાડાઈમાં ફેરફારને એટલું ઓળખી શકશો નહીં કારણ કે તણાવનું સ્તર વ્યાજબી રીતે નાનું છે તાણ ઘણી નાની હશે બીજી બાજુ જો મારી પાસે એક નમૂનો છે જે ખૂબ ઉચ્ચ સ્થાનિક તણાવને કારણે તિરાડ ધરાવે છે તો તમે તિરાડ ટીપની નજીક જોશો એક ડિમ્પલ રચવામાં આવશે તે બાજુની તાણને કારણે છે બાજુની તાણને અવગણી શકાય નહીં અને તમારી પાસે તિરાડ ટીપની નજીકના ઝોનમાં ડિમ્પલ રચના છે હકીકતમાં હું તમને બીજી આકૃતિ બતાવીશ આ એલ્યુમિનિયમ નમૂના માટે લેવામાં આવે છે તમે અહીં જોઈ શકો છો તમે ખૂબ સ્પષ્ટ રીતે જોઈ શકો છો હું આ ચિત્રને મોટું કરીશ મારી પાસે તિરાડ છે અને તિરાડની ટોચની નજીક તમને નોંધપાત્ર ફેરફાર જોવા મળે છે અને આ રીતે મોડેલ લોડ કરવામાં આવ્યું છે અને આ ડિમ્પલ છે આ મુખ્યત્વે છે કારણ કે તમને બાજુની તાણ છે આ અવગણી શકાય નહીં જ્યારે મારી પાસે ખૂબ જ ઊંચી તાણ એકાગ્રતા હોય ત્યારે તે ખૂબ જ નોંધપાત્ર બને છે હકીકતમાં લોકોએ આનો ઉપયોગ ભૌતિક લક્ષણ તરીકે નવી પ્રાયોગિક તકનીક વિકસાવવા માટે કર્યો છે જેને કોસ્ટિકની પદ્ધતિ કહેવાય છે તમે સામાન્ય રીતે પ્લેન તણાવ જાણો છો તમે તણાવ ટેન્સર જુઓ છો અને તેની સાથે આગળ વધો છો તમે તાણ ટેન્સર કેવું દેખાય છે તે પણ જોતા નથી તે ખોટું છે તમારે તાણ ટેન્સર તેમજ તાણ ટેન્સર બંનેને જાણવું પડશે એટલું જ નહીં હું તમારી કદર કરીશ કે તમે જાઓ અને જુઓ કે પ્લેન તણાવની સ્થિતિમાં મહત્તમ શીયર તણાવ પ્લેનનું દિશામાન શું છે કારણ કે પ્લેન તણાવ તેમજ પ્લેન તાણના કિસ્સામાં મહત્તમ શીયર પ્લેન દિશામાન અલગ છે જ્યારે આપણે તિરાડ ટીપ પર પ્લાસ્ટિક વિકૃતિનું મોડેલિંગ કરીએ છીએ ત્યારે સ્લિપ માત્ર તે પ્લેન દ્વારા નક્કી કરવામાં આવશે તેથી તમારે સમજવું પડશે કે પ્લેન તાણ અને પ્લેન તણાવના કિસ્સામાં વિમાનો કેવી રીતે લપસી શકે છે તેથી આ કેસો માટે મોહરના વર્તુળમાં જવું અને જોવું યોગ્ય છે હવે આપણે પ્લેન તાણ તરફ આગળ વધીએ છીએ જે ક્ષણે તમે પ્લેન તાણ પર આવો છો તમે બધા જાણો છો કે તમારે જાડાઈ જોવી પડશે તે પૂરતી લાંબી છે અને બીજું અગત્યનું પાસું એ છે કે લોડિંગ જાડાઈની દિશામાં સમાન હોવી જોઈએ અહીં તેને દિશા z તરીકે બતાવવામાં આવી છે જો લોડિંગ એકસમાન નથી તો તમે પરિસ્થિતિને પ્લેન તાણ તરીકે આદર્શ બનાવી શકતા નથી સામાન્ય રીતે તમે રોલર બેરિંગનો કેસ લેશો રોલર બેરિંગમાં રોલર્સ તમે તેને પ્લેન તાણની સમસ્યા તરીકે માનો છો અથવા જો તમારી પાસે ડેમ છે તો તમે સિવિલ એન્જિનિયરિંગમાં ધારથી દૂર પ્લેન તાણ પરિસ્થિતિ તરીકે જે ડેમ માનો છો તે એકસરખી રીતે લોડ થયેલ છે અને તે ખૂબ લાંબુ છે અને પ્લેન તાણ ધારણા માન્ય છે અહીં ફરીથી તમારે તણાવ ટેન્સર પર પણ ધ્યાન આપવું જોઈએ તમારે તાણ ટેન્સર થી અટકવું જોઈએ નહીં અને જો તમે તણાવ ટેન્સર પર નજર નાખો તો તે સંપૂર્ણપણે વસ્તી ધરાવશે તમારી પાસે સિગ્મા z z પણ હશે તે વિમાનમાં નથી તે 3 દ્વારા 3 મેટ્રિક્સ છે અને આનો અર્થ શું છે પ્લેન તાણની સ્થિતિમાં જુઓ તમે એક સ્લાઇસ કાઢશો અને તમે ધાર સીધી રાખશો અર્થ એપ્સીલોન z ધારો કે મારી પાસે આ z દિશા તરીકે છે એપ્સીલોન z રહે 0 એટલે કે આ બે સપાટી સીધી રહેવી જોઈએ તેમને સીધા રાખવા માટે તમે z દિશામાં તણાવ વિકસિત કરશો ફક્ત તેના કારણે જ વિમાનો સીધા રહે છે હકીકતમાં જ્યારે આપણે મર્યાદિત બોડી તિરાડ સમસ્યા માટે ઉકેલ લંબાવવા માંગીએ ત્યારે આપણે આ તરફ ધ્યાન આપીશું આપણે તે ઉકેલમાંથી અનંત શરીરમાં કોલિનિયર તિરાડોની શ્રેણી માટે અભ્યાસ કરીશું જો તમે એક ધારવાળી તિરાડ અથવા બમણી ધારવાળી તિરાડ બહાર કરવા માંગતા હો તો આપણે એક સમતલ પસાર કરીશું અને આપણે દલીલ કરીશું કે કઈ પરિસ્થિતિને જાળવી રાખવી જોઈએ સપાટીઓ તેથી જ્યારે તમે પ્લેનની તાણની સ્થિતિ જુઓ છો ત્યારે તમારે સિગ્મા zzનો અર્થ શારીરિક રીતે ઓળખવો અને સમજવો જોઈએ તેથી અહીં ફરી તમે જાઓ અને જુઓ કે મહત્તમ શીયર તણાવનું ઓરિએન્ટેશન શું છે તમારે આ સમસ્યાને ત્રિ પરિમાણીય તરીકે સંભાળવી જોઈએ એ જ રીતે પ્લેન તણાવ પણ ત્રિ પરિમાણીય તરીકે જુએ છે આ જગ્યામાં વિમાન શું છે તે ખૂબ મહત્વનું છે હમણાં તમે જાઓ અને તમારી સમજણ જુઓ અને સ્પષ્ટ કરો જ્યારે આપણે પ્લાસ્ટિકની વિરૂપતા જોઈ રહ્યા હોય ત્યારે પ્લેન તાણ અને પ્લેન તણાવની સ્થિતિમાં કેવા પ્રકારની વિરૂપતા થાય છે તે સમજણ તમને તર્કસંગત બનાવવામાં મદદ કરશે અને આપણે સરળતા માટે ભાગ પર બળની ગેરહાજરીમાં ઉકેલ પદ્ધતિ પર ધ્યાન આપવા જઈ રહ્યા છીએ અને પ્લેન તણાવ અને પ્લેન તાણના કેસોમાં તણાવ ટેન્સર તેમજ તાણ ટેન્સર શું છે તે આપણે પહેલેથી જ જોયું છે બંને કિસ્સાઓમાં સ્વતંત્ર તણાવ ઘટકોની સંખ્યા માત્ર ત્રણ છે કારણ કે પ્લેન તણાવના કિસ્સામાં તમે એપ્સીલોન z ની ગણતરી કરી શકો છો પ્લેન તાણના કિસ્સામાં તમે સિગ્મા z ની ગણતરી પણ કરી શકો છો તેઓ અન્ય જથ્થા પર આધારિત છે તેથી સ્વતંત્ર માત્રા માત્ર ત્રણ છે તેથી આ ત્રણ અજાણ્યાઓને ઉકેલવા માટે તમારે ત્રણ સમીકરણોની જરૂર છે અને ત્રણ સમીકરણો ક્યાંથી આવે છે તમારી પાસે સંતુલન સમીકરણો છે તે ખૂબ પ્રખ્યાત છે અને તમને વાંધો આપણે પહેલેથી જ કહ્યું છે કે આપણે ભાગ પર લગતા બળોને ધ્યાનમાં લેવાના નથી તેથી સમીકરણ ઘટીને ડાઉ સિગ્મા xx ને ડાઉ x વત્તા ડાઉ ટાઉ x y થી વિભાજીત કરે છે ડાઉ ટાઉ y x ને ડાઉ x વત્તા ડાઉ સિગ્મા y દ્વારા ડાઉ y 0 થી વિભાજીત અને આપણે સુસંગતતાના સમીકરણને પણ જોઈ શકીએ છીએ આપણે પહેલેથી જ કહ્યું છે કે જ્યારે તમે તણાવ રચના ધરાવો છો ત્યારે સુસંગતતા શરતો જરૂરી છે અને આ આ રીતે પ્લેન તણાવ અને પ્લેન તાણ બંને માટે ઘટાડે છે શારીરિક બળની ગેરહાજરીમાં તે આના જેવું દેખાય છે ડેલ વર્ગ સિગ્મા xx વત્તા સિગ્મા yy 0 ની બરાબર તમે ઘણી વખત જાણો છો કે તમે આ સમીકરણને જુઓ છો અને તેની સાથે આગળ વધો છો તમે સમીકરણ તમને શું સૂચવે છે તે પ્રતિબિંબિત કરતા નથી જુઓ જ્યારે મેં ત્રિ પરિમાણીય દૃશ્ય જોયું ત્યારે મેં ધ્યાન દોર્યું હતું શરીરના દળોની ગેરહાજરીમાં પણ સંચાલક સમીકરણમાં પોઈસન Poisson's ના ગુણોત્તરના રૂપમાં ભૌતિક અચળ દેખાતું હતું જો તમે આ કિસ્સામાં જુઓ તો સંચાલક સમીકરણમાં કોઈ સામગ્રી અચળ નથી આ એક ખૂબ જ વધારાનો ફાયદો છે અવલોકન ખૂબ મહત્વનું છે કારણ કે હું કહું છું કે હું ફોટોલેસ્ટીસીટી ના પરિણામો જોઈને માં ઘણી ઘટનાઓને સમજાવું છું લોકોએ ફોટોલેસ્ટીસીટી માં તિરાડ પ્રચાર અભ્યાસ કર્યો છે લોકોએ મોડ I મોડ II અને મોડ III પર સ્થિર પ્રયોગો પણ કર્યા છે જ્યા સુધી સમસ્યા પ્લેન તણાવ અથવા પ્લેન તાણ છે ત્યાં સુધી સ્થિતિસ્થાપક સ્થિરાંકો ભૂમિકા ભજવતા નથી તેથી હું જે પણ પ્લાસ્ટિકમાં જોઉં છું તે જ મેટાલિક નમૂનામાં જોઉં છું ચોક્કસપણે વિરૂપતા અલગ હશે આપણે વિરૂપતા વિશે વાત કરી રહ્યા નથી જ્યા સુધી તમે તમારા ધ્યાનને માત્ર તણાવ પર લગાવતા હોવ ત્યાં સુધી સમાન ભાર માટે બંને પર તણાવનું સમાન સ્તર હશે સામાન્ય રીતે તમે મોડેલ ને પ્રોટોટાઇપ સંબંધો માટે આમંત્રિત કરો છો અને તમે પ્રોટોટાઇપ માં ખરેખર શું થઈ રહ્યું છે તેના કરતાં પ્લાસ્ટિક મોડેલ પર નાનો ભાર લાગુ કરો છો પરંતુ લોડ ના મૂલ્ય માટે વિકસિત તાણ ધાતુના નમૂનામાં સમાન છે તેથી આ દ્વિ પરિમાણીય સમસ્યાઓ હલ કરવા માટે ફોટોલિસ્ટીસીટીની માન્યતાનું ગાણિતિક સમર્થન આપે છે તેથી તમારે આના ભાગ રૂપે પણ જોવું જોઈએ એરિઝ Airys નું તણાવ કાર્ય તો હવે આપણે શું કરવું પડશે આપણે આ સમીકરણો ઉકેલવા પડશે અને લોકોનો સંપર્ક કેવી રીતે થયો તમે જાણો છો કે લોકો અમારું જીવન સરળ બનાવવા માંગતા હતા તેઓએ તણાવ કાર્ય અભિગમ જોયો છે તમે જાણો છો કે આ એરિઝ Airys દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું અને આ એરિઝ Airys તણાવ ફંક્શન અભિગમ તરીકે ઓળખાય છે આપણે ત્રણ સમીકરણો ઉકેલીને ઉકેલ મેળવવો પડશે તે કરવાને બદલે તણાવ કાર્ય ફાઇ ધારણ કરીને સમસ્યાને એક સમીકરણમાં ઘટાડી શકાય છે જે નીચેની પદ્ધતિમાં તણાવ ઘટકો સાથે સંબંધિત છે તેથી તમારી પાસે સિગ્મા xx ફાઇ થી સંબંધિત છે કારણ કે ડાઉ y વર્ગ દ્વારા ડાઉ વર્ગ ફાઇ આ કાર્ટેશિયન ફ્રેમ ઓફ રેફરન્સ માટે છે આપણે કાર્ટેશિયન તણાવ ઘટકો જોઈ રહ્યા છીએ સિગ્મા yy બરાબર ડાઉ x વર્ગ દ્વારા ડાઉ વર્ગ ફાઇ અને ટાઉ xy બરાબર ડાઉ x ડાઉ y દ્વારા બાદબાકી ડાઉ વર્ગ ફાઇ તેથી આપણે જે બતાવવાનો પ્રયત્ન કરીશું તે છે ફક્ત ફાઇ શોધીને આપણે તરત જ જાણીશું કે સિગ્મા x તણાવ ઘટક સિગ્મા y તણાવ ઘટક ટાઉ xy તણાવ ઘટક શું છે તેથી ત્રણ અજાણ્યાને બદલે આપણે માત્ર એક કાર્ય ફાઇ નક્કી કરવા માટે સમીકરણોના સમૂહમાં ફેરફાર કરીશું ક્ષણ ફાઇ થી ઓળખાય છે સમસ્યા હલ થાય છે એકવાર મને તાણ આવે તાણ પર જાઓ પછી વિસ્થાપન પર જાઓ અને સમીકરણો આ પ્રમાણે આપવામાં આવે છે સિગ્મા xx બરાબર ડાઉ સ્ક્વેર ફાઇ દ્વારા ડાઉ y સ્ક્વેર સિગ્મા yy બરાબર ડાઉ વર્ગ ફાઇ દ્વારા ડાઉ x સ્ક્વેર ટાઉ xy સમાન ટાઉ બાદબાકી ડાઉ સ્ક્વેર ફાઇ દ્વારા ડાઉ x ડાઉ y આપણે પહેલાથી જ સુસંગતતાની સ્થિતિને ડેલ વર્ગ સિગ્મા x વત્તા સિગ્મા y તરીકે જોઈ છે જો હું સિગ્મા x અને સિગ્મા y ની વ્યાખ્યાને બદલે સમીકરણ કેવી રીતે બદલાય તે સમીકરણ બદલાય છે ડેલ સ્ક્વેર ફાઇ ના ડેલ સ્ક્વેર ફાઇ ની બરાબર 0 તે ડેલ ઘાત 4 ફાઇ ની બરાબર 0 સુધી ઘટાડે છે અને વિસ્તૃત સ્વરૂપમાં આ બીજું કંઈ નથી પરંતુ ડાઉ ઘાત 4 ફાઇ ભાગ્યા ડાઉ x ઘાત 4 વત્તા 2 ડાઉ ઘાત 4 ફાઇ દ્વારા ડાઉ x વર્ગ ડાઉ y સ્ક્વેર વત્તા ડાઉ ઘાત 4 ફાઇ ભાગ્યા ડાઉ y ઘાત 4 બરાબર 0 તેથી આપણે જે પ્રાપ્ત કર્યું છે તે છે પ્લેન સ્થિતિસ્થાપક સમસ્યા માટે સીમાની પરિસ્થિતિઓને સંતોષતા ફંક્શન શોધવામાં ઉકેલ ઘટે છે આપણે જઈને જોવું પડશે શું આપણે આ રીતે સમસ્યા હલ કરીએ છીએ જુઓ આપણે સ્ટ્રેન્થ ઓફ માટેરિયલ્સ માં કહ્યું છે તમે વિસ્થાપન ક્ષેત્ર ધારી લો અને પાતળા સભ્યોના વર્ગ માટે તેને હલ કરો સ્થિતિસ્થાપકતાના સિદ્ધાંતમાં આપણે કહ્યું કે આપણે વિસ્થાપન નથી માનતા આપણે વિભેદક સમીકરણો ઉકેલવાના ભાગરૂપે મૂલ્યાંકન કરીએ છીએ પછી આપણે લાયક કેટલાક કિસ્સાઓમાં આપણે વિસ્થાપનની વિશિષ્ટતા જોવી પડશે તેથી મલ્ટીપ્લાય રીતે જોડાયેલ સંસ્થાઓને સંભાળવી મુશ્કેલ છે પછી આપણે કહ્યું કે આપણે પ્રયોગો જોઈશું અને વિસ્થાપન કેવું છે તે જોઈશું આપણે તે બધું કહ્યું અંતે આપણે ગાણિતિક અભ્યાસ તરીકે જોતા નથી આદર્શ રીતે મારે આ સમીકરણ અને સીમાની શરતોને સંતોષીને ફાઈ મેળવવી પડશે અને સમસ્યાનો ઉકેલ લાવવો પડશે અર્ધ વિપરીત પદ્ધતિ તેથી મારે સીમાનો ઉલ્લેખ કરીને સમસ્યાને વ્યાખ્યાયિત કરવી પડશે અને તેમાંથી વત્તા નું મૂલ્યાંકન કરવું પડશે પરંતુ આપણે તે કરીશું નહીં આપણે શું કરીશું આપણે તેને વ્યસ્ત અભિગમ તરીકે ઓળખીએ છીએ તેનું પાલન કરીશું તો તમે વ્યસ્ત અભિગમમાં શું કરો છો આપણે બિહાર્મોનિક સમીકરણને ઉકેલીશું નહીં અને ફાઇ મેળવીશું પરંતુ દ્વિ હાર્મોનિક સમીકરણને સંતોષતા ફાઈના સ્વરૂપોની તપાસ કરવામાં આવશે તેથી આપણે તેને વિપરીત રીતે કરીએ છીએ આદર્શ રીતે મારે શું કરવું જોઈએ આપેલ સમસ્યા માટે સીમાની સ્થિતિ સ્પષ્ટ કરો અને તમે સંચાલક વિભેદક સમીકરણ જાણો છો સંચાલિત વિભેદક સમીકરણ ઉકેલો અને ફાઈ મેળવો આપણે એવું નથી કરતા આપણે જોઈએ છીએ કે ફાઇ ના કયા સ્વરૂપો માન્ય છે કે તે દ્વિ સુમેળ સમીકરણને સંતોષે છે ક્યાં તો કાર્યો વ્યક્તિગત રીતે અથવા રેખીય સંયોજનોમાં તપાસવામાં આવે છે કે તે ભૌતિક રીતે કઈ સમસ્યાનું પ્રતિનિધિત્વ કરે છે તેથી તમે વાસ્તવમાં વ્યસ્ત અભિગમ અપનાવી રહ્યા છો તમે આગળ સમસ્યા હલ કરી રહ્યા નથી તમે ખરેખર શું કરી રહ્યા છો આ દ્વિ સુમેળ સમીકરણ છે આપણે દ્વિ સુમેળ સમીકરણને સંતોષવા માટે ફાઈ ના કયા કાર્યો માન્ય ઉમેદવારો છે તે જોઈશું પછી આપણે જઈને જોઈએ કે આ તણાવ ફંક્શન કઈ શારીરિક સમસ્યાનું પ્રતિનિધિત્વ કરે છે તેથી હકીકતમાં 1930 ના દાયકામાં સંશોધન વિવિધ પ્રકારની સમસ્યાઓ માટે ફાઈ નક્કી કરવા પર કેન્દ્રિત હતું ક્ષણે ફાઈ નક્કી થાય છે કે બીજું બધું મળી જાય છે કારણ કે એકવાર ફાઈ સિગ્મા x તરીકે ઓળખાય છે તેને ડાઉ y વર્ગ દ્વારા ડાઉ વર્ગ ફાઈ તરીકે આપવામાં આવે છે અને તેથી આગળ તેથી પડકાર એ છે કે ફાઈ શું છે તે શોધવું કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ માં તણાવ કાર્યનું સ્વરૂપ મેં ઉલ્લેખ કર્યો છે તેમ આપણે ખરેખર વિવિધ સંકલન પ્રણાલીમાં ફાઈ ના સ્વરૂપો જોઈ રહ્યા છીએ હવે આપણે કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ લઈએ છીએ આપણે ધ્રુવીય કોઓર્ડિનેટ્સમાં ફાઈ ના સ્વરૂપો પણ જોઈશું અને ફાઈ એક બહુપદી કાર્ય હોઈ શકે છે તે વિચારવું સૌથી સરળ છે તમે બહુપદીના વિવિધ ઓર્ડર લઈ શકો છો જે દ્વિ સુમેળ સમીકરણને સંતોષે છે અને તે કઈ ભૌતિક સમસ્યા હલ કરે છે તેની તપાસ કરી શકે છે ફુરિયર શ્રેણીની દ્રષ્ટિએ તમે ફાઈ પણ રજૂ કરી શકો છો હકીકતમાં જુઓ જ્યારે તમે પ્રથમ સ્તરનો અભ્યાસક્રમ શીખી રહ્યા હોવ ત્યારે તમે બેન્ડિંગ મોમેન્ટ રેખાકૃતિ અને શીયર બળ રેખાકૃતિ શીખો છો તે સમજવા માટે કે બેન્ડિંગ મોમેન્ટ બીમની લંબાઈ સાથે કેવી રીતે બદલાય છે તમે સામાન્ય રીતે એકાગ્ર ભાર લો છો કારણ કે તેઓ વળાંકની ક્ષણ કેવી રીતે દોરવામાં આવે છે તે સમજાવવા માટે સરળ છે જ્યારે તમે સ્થિતિસ્થાપકતાના સિદ્ધાંત પર આવો છો ત્યારે વિતરિત લોડિંગ ને સંભાળવું હંમેશા અનુકૂળ છે કેન્દ્રિત લોડ સંભાળવું મુશ્કેલ છે તેથી જ્યારે મારી પાસે એકાગ્ર ભાર હોય છે ત્યારે મારે ફુરિયર શ્રેણીનો ઉપયોગ કરવો પડે છે અને એકાગ્ર ભાર મેળવવા માટે કેટલાક હાર્મોનિક્સનો ઉપયોગ કરવો પડે છે તેથી તમે વિતરિત લોડિંગ સાથે બીમ કરતાં ફુરિયર શ્રેણીનો ઉપયોગ કરીને વધુ જટિલ રીતે ત્રણ બિંદુ બેન્ડિંગ નો ઉકેલ મેળવશો જ્યારે તમે વળાંકની ક્ષણો શીખી રહ્યા હો ત્યારે તમે તેને બીજી રીતે શીખો છો અને તમે વિશ્લેષણાત્મક કાર્યોના આધારે ફાઈ પણ શોધી શકો છો હકીકતમાં ફ્રેક્ચર મિકેનિક્સ ના અભ્યાસક્રમમાં આપણે તણાવ કાર્યને વ્યાખ્યાયિત કરવા માટે ઉમેદવારો તરીકે વિશ્લેષણાત્મક કાર્યોને જોશું જે ક્ષણે હું સોનાની ખાણ પર પ્રહાર કરું છું તે આપેલ સમસ્યા માટે તાણ કાર્ય શું છે અન્ય તમામ પગલાં સંપૂર્ણપણે જાણીતા છે તેથી આપેલ શારીરિક સમસ્યા માટે ફાઈ શું છે તે શોધવામાં પડકાર રહેલો છે અને તે એક સરળ કાર્ય નથી અને જો તમે જોશો તો શું ફાઇ શોધવા માટેની પ્રક્રિયાઓ સુયોજિત છે જવાબ માત્ર ના છે કોઈ તેને સાહજિક રીતે અથવા અજમાયશ અને ભૂલ દ્વારા મેળવી શકે છે તેથી સમગ્ર વિશ્લેષણાત્મક વિકાસ તણાવ કાર્ય ફાઈ શું છે તેના પર ટકે છે જો તમે આપેલ સમસ્યા માટે તણાવ કાર્ય શોધવા માટે સક્ષમ છો તો સમસ્યા સંપૂર્ણપણે હલ થઈ ગઈ છે અને આ જ કારણ છે કે લોકોએ સીમાની શરતોને આરામથી સ્પષ્ટ કરવા માટે વિવિધ સંકલન પ્રણાલી પણ વિકસાવી તેથી આપણે જે જોઈશું તે છે આપણે એક સરળ સમસ્યા લઈશું આપણે ફક્ત પ્રક્રિયા શરૂ કરીશું અને તેને આગામી વર્ગમાં ચાલુ રાખીશું તેથી હું અહીં જે બતાવી રહ્યો છું તે સમાન રીતે વિતરિત લોડ હેઠળ બીમ છે અને આ સમસ્યા સામાન્ય રીતે સ્થિતિસ્થાપકતાના સિદ્ધાંતના અભ્યાસક્રમમાં ઉકેલાય છે આપણે ફક્ત હાઇલાઇટ્સ જોશું આપણે સંપૂર્ણ ઉકેલ પ્રક્રિયામાં નહીં આવીએ અને આપણે શીયર બળ તેમજ બેન્ડિંગ મોમેન્ટ વિવિધતા શું છે તે જોઈશું અને અહીં જે બતાવવામાં આવ્યું છે તે એ છે કે હકારાત્મક તબક્કામાં ઉપયોગમાં લેવાતી ચિન્હ સંમેલન શું છે હકારાત્મક શીયર હકારાત્મક છે એ જ રીતે હકારાત્મક તબક્કામાં એન્ટિકલોકવાઇઝ બેન્ડિંગ મોમેન્ટ હકારાત્મક છે અને આ જેવી સમસ્યા માટે તમારી પાસે આની જેમ શીયર બળની વિવિધતા હશે આના જેવી બેન્ડિંગ મોમેન્ટની વિવિધતા જુઓ મેં પહેલેથી જ નિર્દેશ કર્યો છે શું આ કેસ માટે ફ્લેક્ચર ફોર્મ્યુલા માન્ય છે જ્યારે તમે સ્ટ્રેન્થ ઓફ માટેરિયલ્સનો અભ્યાસક્રમ કર્યો હોય ત્યારે તમે આ પ્રશ્ન પૂછ્યો ન હોત તમે એકસમાન બેન્ડિંગ મોમેન્ટ હેઠળ બીમ માટે ફ્લેક્ચર ફોર્મ્યુલા શીખ્યા અને તેને કેન્ટિલેવર બીમ પર લાગુ કર્યો ખાલી આધારભૂત બીમ અને ઓવરહેંગ બીમ તેથી ઘણા કોયડા ઓ તમે કર્યા હતા તમે ક્યારેય ઘોંઘાટ તરફ જોયું નથી છેલ્લા વર્ગમાં મેં બતાવ્યું હતું કે જ્યારે મારી પાસે અચળ શીયર બળ હોય તો પ્લેન વિભાગો લોડ કરતા પહેલા અને પછી પ્લેન રહેતા નથી હકીકતમાં તેની વિવિધતા છે સદનસીબે તે બેન્ડિંગમાં દખલ કરતું નથી તેથી સામાન્ય આડછેદ બીમ માટે બેન્ડિંગ અને શીયર અનકપલ્ડ કરવામાં આવ્યા હતા સિવાય કે તમે ઊંડા બીમ જુઓ તેથી જ્યારે શીયર બળ અચળ રહે ત્યારે તમે ફ્લેક્ચર ફોર્મ્યુલા ને વિસ્તૃત કરવામાં વાજબી છો અને તમે અહીં શું જુઓ છો શીયર બળ અચળ નથી તેથી તમારી સ્ટ્રેન્થ ઓફ માટેરિયલ્સથી તમે જે પણ ગણતરી કરો છો તે તણાવને સાચો નહીં કરે ગાણિતિક સ્ટેન્ડ પોઇન્ટ થી ઉકેલ સચોટ નહીં હોય તમારે તેની ધારણા કરવી પડશે જુઓ તમારે એમ ન કહેવું જોઈએ કે મેં સ્ટ્રેન્થ ઓફ માટેરિયલ્સમાં આ સમસ્યા પહેલાથી જ હલ કરી લીધી છે શા માટે હું તેને સ્થિતિસ્થાપકતાના સિદ્ધાંતમાં હલ કરું આપણે તેને સ્થિતિસ્થાપકતાના સિદ્ધાંત દ્વારા હલ કરીશું અને શોધીશું કે તમને શું સુધારાઓ મળે છે અને તમે વ્યવહારુ પરિસ્થિતિ માટે કહો છો આ સુધારાઓ ખૂબ નાના છે હું હજી પણ ભૌતિક ઉકેલની તાકાત સાથે જીવી શકું છું તે અલગ છે તે બરાબર છે અને તે રીતે ઇજનેરો કાર્ય કરે છે ઇજનેરો હંમેશા સમસ્યા હલ કરે છે અને સુધારણા પરિબળો લાવે છે હકીકતમાં આપણે તે દ્રષ્ટિકોણથી જોઈશું કારણ કે શીખતી વખતે તમારે તમારા મૂળભૂત પણ સાફ કરવા જોઈએ અને એ જ કારણ છે કે હું ઘોંઘાટ બહાર લાવવા માટે સ્ટ્રેન્થ ઓફ માટેરિયલ્સ તેમજ સ્થિતિસ્થાપકતાના સિદ્ધાંતની સમીક્ષા કરવા માટે થોડો સમય પસાર કરું છું તેથી તેની પાછળનો વિચાર છે તેથી આ વર્ગમાં આપણે સ્થિતિસ્થાપકતાના સિદ્ધાંતની મૂળભૂત બાબતો પર ધ્યાન આપ્યું છે મેં કહ્યું છે કે તમે ઉકેલ પ્રક્રિયાના ભાગરૂપે વિસ્થાપન નક્કી કરો છો તેથી અનિવાર્યપણે તમે વિભેદક સમીકરણો ઉકેલવાનો પ્રયાસ કરો છો તે સંજોગોમાં પણ આપણી પાસે ફક્ત જોડાયેલ સંસ્થાઓ અને ગુણાંકિત સંસ્થાઓને સંકળાયેલી સમસ્યાઓનો વર્ગ અલગ છે સરળ રીતે જોડાયેલ સંસ્થાઓમાં સુસંગતતા શરતો ખરેખર તણાવની રચનાનો ઉપયોગ કરતી વખતે અંતિમ ઉકેલ મેળવવાની ખાતરી આપે છે મલ્ટીપ્લાય જોડાયેલ બોડીઝ માં તમારે વિસ્થાપનની વિશિષ્ટતા લાવવી પડશે જ્યાં સુધી ઉકેલ પૂર્ણ ન થાય પછી આપણે એરી તણાવ ફંક્શન અભિગમ શું છે તે જોવા આગળ વધ્યા આપણે કહ્યું કે તે એક વ્યસ્ત અભિગમ છે સીમાની પરિસ્થિતિઓની આપેલ સમસ્યાને સંતોષતા ફાઈ શોધવાને બદલે આપણે હકીકતમાં ફાઈ માટે ઉમેદવારોને જોઈએ છીએ જે દ્વિ સુમેળ સમીકરણને સંતોષે છે પછી લાયક બને છે આ ફાઈ કઈ ભૌતિક સમસ્યાનું પ્રતિનિધિત્વ કરે છે તેથી તે અર્થમાં તે અર્ધ વિપરીત પદ્ધતિ છે એકવાર તમે સમસ્યા માટે ફાઈ મેળવી લો સમસ્યા વિશે બધું જાણી શકાય છે કારણ કે તે આ અર્ધ વ્યસ્ત પદ્ધતિના વિકાસમાં જડિત છે